આજનું લેક્ચર એ છેલ્લા લેક્ચરનો સિલસિલો છે છેલ્લા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે બોલ્ટ ની મજબૂતાઈ કેવી રીતે શોધી શકાય અને ક્રિટિકલ બોલ્ટ શું હશે અને જ્યારે લોડ પ્લેનમાં પડેલો હોય ત્યારે ચોક્કસ બોલ્ટ પર મહત્તમ લોડ કેટલો આવે છે તેથી બોલ્ટની ગોઠવણી પહેલા આપણે નક્કી કરી અને આપણે શોધી કાઢ્યું છે કે કુલ લોડ કેટલો આવે છે કુલ લોડ એટલે તરંગી લોડ પછી તરંગીતાને લીધે મોમેન્ટ શું છે અને દરેક બોલ્ટમાં ડાયરેક્ટ લોડ અને મોમેન્ટના કારણે લોડ શું છે પછી આપણને વિવિધ બોલ્ટ પર કામ કરતા દળોનું પરિણામ મળ્યું આપણને કોઈ ચોક્કસ બોલ્ટ પર મહત્તમ ભાર આવતો જણાયો પછી આપણે જોયું કે તે ચોક્કસ બોલ્ટની ડિઝાઇન શક્તિને ઓળંગી રહ્યો છે કે નહીં જો તે ઓળંગી જાય તો આપણે ફરીથી ડિઝાઇન કરવી પડશે એટલે બોલ્ટ સુરક્ષિત નથી અને જો તે ઓળંગતો ન હોય તો સલામત છે આજે આપણે ચર્ચા કરીશું કે બોલ્ટ ગ્રૂપને કેવી રીતે ડિઝાઇન કરવું એટલે કે તમે લોડ આપી રહ્યા છો તો બોલ્ટની સંખ્યા શું હોવી જોઈએ પહેલા આપણે એ શોધવાનું છે કે બોલ્ટની સંખ્યા શું હોવી જોઈએ પછી ગોઠવણ શું હશે એટલે કે આપણે બોલ્ટની કેટલી લાઈનો આપી છે અને આપણી પાસે કેટલા બોલ્ટ છે આપણે દરેક લાઈનમાં આપીશું પીચ નું અંતર શું હશે ધારનું અંતર શું હશે આડું અંતર શું હશે તેથી તે બધી બાબતો નક્કી કરવી પડશે હવે શરૂઆતમાં બોલ્ટની સંખ્યા શોધવાનું સરળ નથી કારણ કે બોલ્ટની સંખ્યા બે પરિબળો પર નિર્ણાયક હશે એક ડાયરેક્ટ લોડને કારણે આપણે શોધી શકીએ છીએ કે બોલ્ટની સંખ્યા બોલ્ટની તાકાત દ્વારા વિભાજિત ડાયરેક્ટ લોડ જેટલી છે પરંતુ તે બોલ્ટ પણ મોમેન્ટ તરીકે કાર્ય કરશે તેથી તે દૃષ્ટિથી પણ આપણે મોમેન્ટની ગણતરી કરવી પડશે તો તેનો અર્થ એ છે કે આપણે પરિણામની નોંધ લેવી પડશે જ્યાં સુધી આપણે ચોક્કસ બોલ્ટમાં આવતા પરિણામી બળને જાણતા ન હોઈએ ત્યાં સુધી આપણે ડિઝાઇનને યોગ્ય રીતે શોધી શકીશું નહીં તેથી તે કરવા માટે આપણે ચોક્કસ અજમાયશ સાથે જવું પડશે અને ભૂલના આધારનો અર્થ ચોક્કસ અજમાયશ સાથે કરવો પડશે અંદાજિત ગણતરી માટે આપણે એ શોધવાનું છે કે બોલ્ટની કુલ સંખ્યા આશરે કેટલી જરૂરી છે અને પછી આપણે ગોઠવણની ટ્રાયલ ગોઠવણી કરીશું પછી આપણે જોઈશું કે બોલ્ટની આ ચોક્કસ સંખ્યા સાથે અને તે ગોઠવણી સાથે બોલ્ટ સુરક્ષિત રહેશે કે નહીં મતલબ કે બોલ્ટ તાકાત ક્રિટિકલ બોલ્ટ તાકાત કરતાં વધુ છે ક્રિટિકલ બોલ્ટ બળ બોલ્ટ તાકાત કરતાં વધુ છે કે નહીં જો બોલ્ટ બળ તાકાત કરતા વધુ આવતો હોય તો ડિઝાઈન અસુરક્ષિત છે તેથી આપણે બોલ્ટ ગ્રૂપને ફરીથી ગોઠવવું પડશે અથવા તો બોલ્ટની સંખ્યા વધારવી પડશે તો ચાલો આપણે શોધીશું જો આપણે અહીં જોઈએ કે આ કેસ માટે આપણે બોલ્ટેડ જોઈન્ટના પ્લેનમાં લોડ લાઇન નક્કી કરીશું તો અહીં ઉદાહરણ તરીકે આપણે દરેક લાઇનમાં ચાર બોલ્ટ આપ્યા છે અને બોલ્ટની કુલ સંખ્યા 8 છે તો આ સાથે જો આપણી પાસે P ની કિંમત હોય તો આ સલામત છે કે નહીં તે આપણે અગાઉના લેક્ચર પરથી જાણી શકીએ છીએ પરંતુ આપણી પાસે P ની કિંમત છે તો બોલ્ટની સંખ્યા કેટલી હશે તેનો અર્થ એ કે 4 કે 3 કે 8 કેવી રીતે થશે શું આપણે નક્કી કરી શકીએ આપણે ચર્ચા કરીશું તો પહેલા આપણે ડીઝાઈનની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું પછી આપણે એક ઉદાહરણમાં જઈશું જેથી આપણે સમજી શકીશું ડીઝાઈનની પ્રક્રિયા કહીએ તો જો આપણે જોઈએ કે પહેલા શું કરવું તે બોલ્ટનો યોગ્ય વ્યાસ ધારવો પડશે આપણે ઉપલબ્ધતાના આધારે બોલ્ટનો યોગ્ય વ્યાસ ધારવો પડશે અથવા જો આપણે સાંધાની લંબાઈ ઓછી જોઈતી હોય તો આપણે મોટો વ્યાસ બનાવવો પડશે અન્યથા આપણે નાના વ્યાસ માટે જઈ શકીએ છીએ તે સભ્યની જાડાઈ પર આધાર રાખે છે તેના પર આપણે બોલ્ટનો વ્યાસ નક્કી કરીશું પછી આગળનું પગલું એ છે કે આપણે શીયર બેરિંગ માં એક બોલ્ટની મજબૂતાઈ શોધીશું અને બોલ્ટની કિંમત Bsd અથવા Vsd મેળવીશું વાસ્તવમાં Vsd યોગ્ય હશે તો આપણે શોધી કાઢીશું કે આ Vsd છે ચાલો Vsd એ બોલ્ટની કિંમત સાચી છે તો આપણે આ શીયર અને બેરિંગને કેવી રીતે શોધી શકીએ તે ડબલ શીયર છે કે સિંગલ શીયર છે તે પછી આપણી પાસે છે તે HSFC બોલ્ટ છે કે શું તે બેરિંગ પ્રકારનો બોલ્ટ છે તે જાણવા માટે આપણે જાણવું પડશે જ્યારે આપણે બેરિંગ તણાવ માટે જઈશું ત્યારે આપણે જાણવું પડશે કે કિનારીનું અંતર શું છે પીચનું અંતર શું છે અને તે મુજબ આપણે શોધવાનું છે kb kb ની સ્થિર કિંમત પછી આપણે બેરિંગ તાકાત યોગ્ય રીતે શોધી કાઢવી પડશે તેથી બેરિંગ તાકાત શોધવા માટે આપણે પહેલા પીચ અને કિનારીનું અંતર તેમજ બોલ્ટનો પ્રકાર શોધવાનો રહેશે કે તે બેરિંગ પ્રકાર છે કે શીયરિંગ પ્રકાર સોરી ઘર્ષણ પ્રકાર તેના આધારે આપણે બોલ્ટની મજબૂતાઈની ગણતરી કરી શકીશું એકવાર તેની ગણતરી થઈ જાય પછી આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ જો P એ ડાયરેક્ટ લોડ છે તો P ભાગ્યા Vsd એ બોલ્ટની સંખ્યા છે તો આ સૂત્ર ક્યારે વપરાશે જો સાંધા પર આવતી મોમેન્ટ સીધા લોડની તુલનામાં ઘણું ઓછું હોય તો તેનો અર્થ એ થાય કે જો તરંગીતા ઘણી ઓછી છે અને મોમેન્ટ આવી રહી છે તેથી ઓછી છે તો આપણે આ n ને શોધી શકીએ છીએ P ભાગ્યા Bsd થી તેથી બોલ્ટની અંદાજિત સંખ્યા શોધી શકાય છે તેથી બોલ્ટની અંદાજિત સંખ્યા આપણે આ સમીકરણ પરથી શોધી શકીએ છીએ કે n બરાબર P ભાગ્યા Bsd છે જ્યારે મોમેન્ટ સીધા લોડ કરતા તુલનાત્મક રીતે ઘણી ઓછી હોય ત્યારે મોમેન્ટ ઓછી હશે જો તરંગીતા ઓછી હશે તો મોમેન્ટ ઓછી હશે તો પછી આપણે બોલ્ટની સંખ્યા ચોક્કસ ટકાવારી સુધી વધારીશું ધારો કે ૫૦ ટકા અથવા 100 ટકા અથવા તે 25 ટકા હોઈ શકે છે તે ડિઝાઇનર્સના અનુભવ પર આધારિત છે બોલ્ટની કુલ સંખ્યા બનાવવા માટે કેટલી ટકાવારી વધારવી જોઈએ તે અનુભવથી ડિઝાઇનર સમજી શકે છે અને તે બે કે તેથી વધુ ઊભી લાઈનમાં હશે કે કેમ તે પણ નક્કી કરવાના માધ્યમો અગાઉના લેક્ચરમાં મેં બતાવ્યા હતા મેં બતાવ્યું હતું કે આપણી પાસે બે ઊભી રેખાઓ છે બરાબર તે બે અથવા વધુ હોઈ શકે છે તેનું યોગ્ય અંતર આપણે બનાવવાનું છે તેથી આપણે તે બોલ્ટ સંયુક્તની મજબૂતાઈ તપાસવા માટે બોલ્ટની કુલ સંખ્યા શોધવા માટે ચોક્કસ ટકાવારી સાથે બોલ્ટની સંખ્યા વધારીશું અને બીજો કિસ્સો એ છે કે જો સાંધા પરની મોમેન્ટ ડાયરેક્ટ લોડની તુલનામાં ઘણી ઊંચી હોય તો તેનો અર્થ એ કે તરંગીતા વધારે હોય તો પહેલાના સૂત્રોનો ઉપયોગ નહીં કરીએ તો આપણે આ સૂત્ર n બરાબર 6M ભાગ્યા n ડેશ ગુણ્યા P ગુણ્યા Bsd વાપરીશું તેથી મોમેન્ટના સમીકરણમાંથી આપણે એ શોધવાનો પ્રયત્ન કરીશું કે n એ 6M ના વર્ગમૂળના ભાગ્યા n ડેશ ગુણ્યા P ગુણ્યા Bsd બરાબર છે જ્યાં Bsd એ બોલ્ટની મજબૂતાઈ છે અને મોમેન્ટ M બરાબર P ગુણ્યા V છે અને આ p એ પીચ અંતર છે અને n ડેશ એ ઊભી રેખાઓની સંખ્યા છે તો આ કિસ્સામાં ઊભી રેખાઓની સંખ્યા 1 2 3 છે તેથી આ કિસ્સામાં તે 3 હશે પછી આપણે બોલ્ટની સંખ્યાને ચોક્કસ ટકાવારીમાં વધારીશું અને પછી લાઇન દીઠ બોલ્ટની સંખ્યા ગોઠવીશું તો આ કિસ્સામાં પણ આપણે ફરીથી બોલ્ટની સંખ્યાને ચોક્કસ ટકાવારી સુધી વધારીશું આનો અર્થ ડિઝાઇનર્સના અનુભવ પર આધારિત છે અને જો આપણે જોશું કે તરંગીતા મોમેન્ટ કરતાં ઘણી વધારે છે તો તે ઘણું વધારે હશે તે કિસ્સામાં આપણે તે મુજબ યોગ્ય નિર્ણય લેવાનો છે તેથી એકવાર આપણે બોલ્ટની અમુક અંદાજિત સંખ્યાને ધ્યાનમાં લઈશું બોલ્ટની ગોઠવણી કરશું પછી નિર્ણાયક બોલ્ટ માટે પરિણામી બળ શોધી કાઢશું આપણે વિવિધ બોલ્ટમાં પરિણામી બળની ગણતરી કરશું આપણે જોઈશું કે કયા બોલ્ટમાં તે વધુ યોગ્ય હોઈ શકે છે જો આપણે અનુમાન ન કરી શકીએ તો આપણે બોલ્ટથી બોલ્ટની ગણતરી કરવી પડશે એટલે કે દરેક બોલ્ટમાં આપણે ગણતરી કરવી પડશે અથવા થોડા બોલ્ટમાં આપણે ગણતરી કરવી પડશે કારણ કે થોડા બોલ્ટમાં સમાન બળ વિકસિત થશે તેથી આપણે થોડા બોલ્ટમાં પરિણામી બળની ગણતરી કરીશું અને જોશું કે તે બોલ્ટ પર મહત્તમ બળ કેટલું આવે છે પછી આપણે જોશું કે નિર્ણાયક બોલ્ટમાં પરિણામી બળ બોલ્ટ મૂલ્ય કરતાં ઓછું છે અથવા જો તે બોલ્ટ મૂલ્ય કરતાં ઓછું નથી તો સંયુક્ત સલામત છે તેનો અર્થ એ છે કે જો નિર્ણાયક બોલ્ટમાં પરિણામી બળ બોલ્ટ મૂલ્ય કરતાં ઓછું હોય તો સંયુક્ત સલામત છે એટલે કે આપણે જે કંઈ કર્યું છે તે ગોઠવણ સાચી છે ગોઠવણીનો અર્થ બોલ્ટની સંખ્યાના સંદર્ભમાં અને ગોઠવણીની દ્રષ્ટિએ થાય છે એટલે બોલ્ટની સંખ્યા બોલ્ટ લાઇનની સંખ્યા પીચનું અંતર કિનારીનું અંતર અને બે બોલ્ટ લાઇન વચ્ચેનું અંતર તેથી આ ગોઠવણો સાચી છે જો એવું ન હોય તો બોલ્ટ વેલ્યુ માફ કરશો બોલ્ટમાં બળ બોલ્ટ વેલ્યુ કરતા વધુ આવી રહી છે તો આપણે ફરીથી ડિઝાઇન કરવી પડશે તેનો અર્થ એ છે કે આપણે કાં તો બોલ્ટની સંખ્યા વધારવી પડશે અથવા બોલ્ટને ફરીથી ગોઠવવો પડશે એવી રીતે કે બોલ્ટ પરની પ્રતિક્રિયા બળ બોલ્ટની તાકાત કરતાં ઓછી આવે છે તેથી જો એવું હશે તો શું કરીશું આપણે કાં તો દરેક લાઇન દીઠ બોલ્ટની સંખ્યા વધારીશું અથવા આપણે વિવિધ સ્થાનોમાં બોલ્ટ ઓરિએન્ટેશન બદલીશું એટલે કાં તો લાઇન દીઠ બોલ્ટની સંખ્યા બદલાશે અથવા અંતર અને કિનારીનું અંતર અને પીચ બદલાશે અને તપાસ કરીશું શું આ રીતે નિર્ણાયક બોલ્ટ બળ બોલ્ટ મૂલ્ય કરતાં ઓછું આવે છે આ રીતે આપણે સમગ્ર પ્રક્રિયાને ડિઝાઇન કરીશું જો આપણે એક ઉદાહરણ જોઈએ તો આ સ્પષ્ટ થશે તો ચાલો આ ઉદાહરણ જોઈએ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કારણભૂત લોડને કારણે 170 મિલીમીટરની તરંગીતા સાથે 300 કિલોન્યુટનની અંતિમ પ્રતિક્રિયાને સ્થાનાંતરિત કરવા માટે બોલ્ટેડ કૌંસ જોડાણ ડિઝાઇન કરો તમે આકૃતિ જોઈ શકો છો કે 300 કિલોન્યુટન લોડ આપવામાં આવ્યો છે અને તરંગીતા 170 મિલીમીટર આપવામાં આવી છે અને વપરાયેલ સ્ટીલ Fe410 ગ્રેડનું છે અને 4 6 ગ્રેડના 20 મીમી વ્યાસના બોલ્ટનો ઉપયોગ થાય છે એટલે કે બોલ્ટનો બેરિંગ પ્રકાર અને કૌંસ પ્લેટની જાડાઈ 10 મીમી છે અને સ્તંભ વિભાગ ISHB 200 પર 365 91 ન્યુટન પ્રતિ મીટર છે તો આ એક ઉદાહરણ છે જેને આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીશું તમને 170 મિલીમીટરની તરંગીતા પર લાગતુ 300 કિલોન્યુટન લોડ આપવામાં આવ્યું છે અને આ લોડ 10 મીમી જાડા કૌંસ પર કાર્ય કરે છે અને આ કૌંસ ISHB 200 I વિભાગ કૉલમ સાથે જોડાયેલ છે તેથી હવે આપણે આ 300 કિલોન્યુટનનો સામનો કરવા માટે બેરિંગ પ્રકારના બોલ્ટની રચના કરવી પડશે આપણને ખબર નથી કે અહીં કેટલા બોલ્ટ પ્રદાન કરવામાં આવશે અને આપણને ખબર નથી કે કેટલી લાઇન આપવામાં આવશે અહીં બોલ્ટ લાઇન પ્રદાન કરવામાં આવશે આપણે પાસે કંઈ નથી તેથી આપણે અંદાજિત સંખ્યા શોધવાની છે અને પછી આપણે બોલ્ટની ચોક્કસ સંખ્યા વધારવાની સાથે ગોઠવણ કરવી પડશે અને પછી આપણે તે બરાબર છે કે નહીં તે તપાસવું પડશે તો આ ઉદાહરણ દ્વારા આપણે શીખીશું કે તે બરાબર કેવી રીતે કરવું હવે જો આપણે આ સમસ્યાનું નિરાકરણ કરીએ તો આપણે જોઈએ કે અહીં શું કરવું જોઈએ આપણે જાણીએ છીએ કે fu 410 MPa આપવામાં આવે છે અને fub 400 MPa આપવામાં આવી છે ગામા mb આપણે જાણીએ છીએ કે અહીં 1 25 છે ગેજ અંતર 100 mm છે અને ISHB 200 જાડાઈના ફ્લેંજની જાડાઈ છે ISHB 200 ના ફ્લેંજની જાડાઈ 9 mm તરીકે આપવામાં આવી છે હવે બોલ્ટનો વ્યાસ 20 mm આપવામાં આવ્યો છે તેથી કોષ્ટક 19 મુજબ છિદ્રનો વ્યાસ 22 mm હશે અને લઘુત્તમ કિનારી અંતર 1 5 ગણા d0 હશે તેથી તે 33 આવે છે અને મહત્તમ પિચ અંતર માફ કરશો લઘુત્તમ પિચ અંતર 2 5 ગુણ્યા 20 હશે તેથી તે 50 મીમી છે ધારો કે ધારનું અંતર 35 મીમી અને પીચનું અંતર 60 મીમી છે અને ધારો કે શીયર પ્લેન થ્રેડોમાંથી પસાર થઈ રહ્યું છે તેથી Anb આપણે શોધી શકીએ કે તે 0 78 ગુણ્યા pi ભાગ્યા 4 ગુણ્યા 20 નો વર્ગ ઉલ્લેખિત ન હોય ત્યારે આપણે થ્રેડોમાંથી પસાર થતા શીયર પ્લેનને ધ્યાનમાં લઈશું અને આ 245 મિલીમીટર વર્ગ હશે તેથી આ કેટલાક પ્રારંભિક ડેટા છે જે બોલ્ટ મૂલ્યની ગણતરી માટે છે હવે સિંગલ શીયરમાં બોલ્ટ વેલ્યુ આપણે શોધી શકીએ છીએ કે તે fub ભાગ્યા વર્ગમૂળ માં 3 ગુણ્યા ગામા mb ગુણ્યા nn ગુણ્યા anb વત્તા nx આપણે આને શૂન્ય બનાવી શકીએ છીએ તેથી જો આપણે તે મૂલ્ય મૂકીએ તો આપણે બોલ્ટની કિંમત એટલે સિંગલ શીયરમાં બોલ્ટની મજબૂતાઈ શોધી શકીએ છીએ તેથી આ 45 26 કિલોન્યુટન આવે છે અને Vdpb બેરિંગમાં બોલ્ટની મજબૂતાઈ આપણે 2 5 ગુણ્યા kb ગુણ્યા d ગુણ્યા t ગુણ્યા fu ભાગ્યા ગામા mb દ્વારા ગણતરી કરી શકીએ છીએ તો અહીં kb મૂળભૂત રીતે e ભાગ્યા 3d0 અને પછી P ભાગ્યા 3d0 માઈનસ 0 25 અને fub ભાગ્યા fu અને 1 હશે તેથી ઓછામાં ઓછું kb આમાંથી બનશે આપણે ગણતરી કરી શકીએ કે 0 53 kb ની કિંમત 0 તેથી જો આપણે તે મૂલ્યો મૂકીએ તો આપણે બોલ્ટની બેરિંગ તાકાતની કિંમત શોધી શકીએ છીએ તેથી અહીં d 20 હશે t એ નાનાની જાડાઈ હશે એટલે કે 9 છે અને fu આ છે જેથી હું આ મૂલ્ય 78 23 કિલો ન્યૂટન શોધી શકું છું તેથી Vsd મૂલ્ય એટલે કે બોલ્ટ Vsd ની મજબૂતાઈ આ બે Vdsb અને Vdpb કે જે 45 26 અને 78 23 માંથી જે ઓછું હશે તે થઈ જશે તેથી આમાંથી ઓછું 45 26 કિલોન્યુટન હશે તો આ આપણને મૂલ્ય મળ્યું છે હવે આપણે ડિઝાઇન કરવાની છે તેથી આપણે બોલ્ટ લાઇનની સંખ્યા નક્કી કરવાની છે કદાચ આપણે બે બોલ્ટ લાઇનથી શરૂઆત કરી શકીએ તેથી જો આપણે આમ કરીએ તો તે મુજબ આપણે મૂલ્ય શોધી શકીએ હવે તરંગીતાને લીધે M એ મોમેન્ટનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ આ P ગુણ્યા e છે e 170 mm છે તેથી 51000 કિલોન્યુટન મિલીમીટર છે હવે બોલ્ટની સંખ્યા જરૂરી છે તેથી બોલ્ટ્સની સંખ્યા આપણે આ મોમેન્ટ સૂત્ર 6M ભાગ્યા P ગુણ્યા nડૅશ ગુણ્યા Vsd દ્વારા શોધી શકીએ છીએ અહીં આપણે n એ 2n ડૅશની બરાબર ગણી છે જે બોલ્ટ લાઇનની સંખ્યા 2 આપણે ધારી છે આ આપણી ધારણા સાચી છે તેથી જો આપણે આ મૂલ્ય 6 ગુણ્યા M 51000 કિલોન્યુટન મિલીમીટર ભાગ્યા P 60 ગુણ્યા 2 તો પિચ આપણે 60 ધારી છે 60 ગુણ્યા 45 26 તેથી જો ગણતરી કરશો તો 7 51 મળશે તેથી આપણે ધારી શકીએ કે 8 બોલ્ટ્સનો ઉપયોગ કરી શકાય છે પરંતુ આ પૂરતું નથી કારણ કે 8 બોલ્ટ્સ તે મોમેન્ટનો સામનો કરી શકે છે આપણે સીધા ભારનો પણ સામનો કરવો પડે છે તેથી આપણે બોલ્ટ્સની સંખ્યા વધારવી પડશે કારણ કે મોમેન્ટને કારણે અને સીધા બળને કારણે બોલ્ટ્સ પર બળ લાગુ પડે છે તેથી આપણે બોલ્ટની સંખ્યા વધારવી પડશે ઉદાહરણ તરીકે આ કિસ્સામાં આપણે બોલ્ટની સંખ્યા 16 સુધી વધારી રહ્યા છીએ એટલે કે દરેક હરોળમાં આપણે 8 બોલ્ટ આપી શકીએ છીએ આપણે બે બોલ્ટ લાઈન બનાવીએ તો કહો કે કુલ 16 બોલ્ટની સંખ્યા આપણે પ્રદાન કરી શકીએ છીએ અને આપણે જોઈ શકીએ છીએ કે આ સૂચિત બોલ્ટ જૂથ લોડની કાળજી લેવા માટે પૂરતું છે કે નથી તેથી આ 300 કિલોન્યુટન છે અને આ 170 મિલીમીટર છે અને વેલ્યુ ગેજ 100 હતી તેથી આ 50 mm હશે આ 100 mm છે અને આપણે તેને 60 માન્યું છે તો હવે આપણે એક્સ્ટ્રીમ બોલ્ટનું મૂલ્ય શોધીશું કારણ કે તે નિર્ણાયક હશે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે F1 જો આ નંબર 1 બોલ્ટ છે તો F1 એ P ભાગ્યા n હશે તો અહીં તે 300 ભાગ્યા 16 છે તેથી આ 18 75 કિલોન્યુટન આવી રહ્યું છે આ F1 લોડ છે F1 એ સીધા ભારને કારણે બોલ્ટ પર દબાણ છે અને F2 એ P ગુણ્યા e જે મોમેન્ટ હશે ગુણ્યા r ભાગ્યા સમેશન r નો વર્ગ r નો અર્થ બોલ્ટ નંબર 1 બોલ્ટ માટે r1 છે જેમ કે આ બોલ્ટ આ બોલ્ટ આ બોલ્ટ અને આ આત્યંતિક ચાર બોલ્ટમાં સમાન બળ હશે બરાબર તો હવે આપણે r ની કિંમત શોધવાની છે r1 અહીં 210 નો વર્ગ વત્તા 50 નો વર્ગ હશે કારણ કે આ 30 છે આ 60 60 અને 60 તેથી 60 ગુણ્યા 3 વત્તા 30 આ 210 આવે છે અને આ 50 છે તેથી ગણતરી કર્યા પછી આપણે મૂલ્ય r1 ને 215 87 મિલીમીટર તરીકે મેળવી શકે છે એ જ રીતે સમેશન r નો વર્ગ આપણે શોધી શકીએ છીએ આપણે શોધી શકીએ છીએ કે આ દરેક બોલ્ટ ચાર નંબરો હશે તેથી આ આત્યંતિક ચાર બોલ્ટ માટે 210 નો વર્ગ વત્તા 50 નો વર્ગ હશે પછી 150 નો વર્ગ વત્તા 50 નો વર્ગ પછી 90 નો વર્ગ વત્તા 50 નો વર્ગ પછી 30 નો વર્ગ વત્તા 50 નો વર્ગ તે ગણતરી કર્યા પછી આપણે શોધી શકીએ કે આ સમેશન r વર્ગ 342400 મિલીમીટર વર્ગ બરાબર હતો તો હવે આપણે F2 ની કિંમત શોધી શકીએ છીએ એટલે Fm બરાબર તેથી નંબર 1 બોલ્ટ પર Fm 300 ગુણ્યા 170 થશે એટલે કે તે M છે M ગુણ્યા r r એ 215 87 Mr ભાગ્યા સમેશન r વર્ગ સમેશન r વર્ગ 342400 થશે તેથી આ 32 15 કિલોન્યૂટન છે તેથી 1 નંબર બોલ્ટમાં એક લોડ 18 75 કિલોન્યૂટનનો અને બીજો લોડ 32 15 કિલોન્યૂટનનો આવી રહ્યો છે હવે આપણે પરિણામ બનાવવાનું છે પરિણામે આ બે દળો હવે થીટાના ખૂણા પર કાર્ય કરશે હવે થીટાનો આ કોણ આપણે શોધવાનો છે હવે અહીં જો આપણે જોઈએ તો cos થીટા હશે આડું અંતર 50 ભાગ્યા વર્ટિકલ અંતર માફ કરશો રેડિયલ અંતર 210 નો વર્ગ વત્તા 50 નો વર્ગ હશે તેથી આ 0 232 થશે તેથી પરિણામી બળ Fr એ Fa નો વર્ગ વત્તા Fm1 નો વર્ગ વત્તા 2FaFm1 cos થીટા બનશે અહીં Fa નો વર્ગ 18 75 છે Fm 32 15 વત્તા 2 ગુણ્યા 18 75 ગુણ્યા 32 15 ગુણ્યા cos થીટા cos થીટા નું મૂલ્ય 0 તેથી આ મૂલ્યની જો આપણે ગણતરી કરીએ તો આપણને 40 8 કિલોન્યુટન મળશે જે બોલ્ટની મજબૂતાઈ કરતા ઓછી છે જે 45 26 કિલોન્યુટન છે એટલે કે કનેક્શન સુરક્ષિત છે આ રીતે આપણે બોલ્ટ જૂથની રચના કરી શકીએ છીએ અને આપણે કનેક્શન સલામત છે કે નથી તે શોધી શકીએ છીએ અહીં તમે જોઈ શકો છો કે આપણે એક્સ્ટ્રીમ બોલ્ટ ચેક કર્યું છે એક્સ્ટ્રીમ કારણ કે મોમેન્ટને કારણે મહત્તમ બળ એક્સ્ટ્રીમ પર વિકસિત થશે જેથી આપણે ગણતરી કરવી પડશે અને પછી આપણે તપાસ કરવી પડશે જો કે આપણે બીજાને પણ તપાસી શકીએ છીએ તેનો અર્થ એ છે કે આપણે જોયું કે હું તમને સ્ક્રીન સાથે બતાવી રહ્યો છું ગોઠવણ કંઈક આના જેવી છે કહો કે આ નંબર 1 બોલ્ટ છે તેથી આ માટે આપણે તપાસી રહ્યા છીએ આપણે આ માટે તપાસ કરવી પડશે અને અન્ય સમાન હશે તેથી જો આપણે આ ચાર માટે તપાસ કરીએ અને જો આપણે નિર્ણાયક શોધી કાઢીએ તો આપણે જોઈ શકીએ છીએ કે બોલ્ટ અને સૂચિત નંબરની સૂચિત ગોઠવણી બરાબર છે કે નહીં આ ગોઠવણીને Fm મૂલ્યનો ઉપયોગ કરવા માટે થોડી બદલી શકાય છે અલગ અલગ અર્થ તરીકે અહીં Fm વેલ્યુ થોડી વધુ આવી રહી છે જે સહેજ ઘટાડી શકાય છે જો આપણે આ P વેલ્યુને યોગ્ય રીતે બદલીએ તો Fm વેલ્યુ પણ થોડી ઓછી થઈ જશે પરંતુ હંમેશા એવું સૂચન કરવામાં આવે છે કે જો બોલ્ટની ડિઝાઇન મજબૂતાઈ બોલ્ટ પર આવતા બળ કરતા ઘણી ઓછી હોય તો તમે વધુ બદલી શકતા નથી પછી પિચનું અંતર અથવા કિનારીનું અંતર અથવા અંતર બદલવાની જગ્યાએ બોલ્ટની સંખ્યા વધારવી વધુ સારું છે કારણ કે તે વધુ બદલાશે નહીં જો તે થોડું વધારે હોય તો જો બોલ્ટ પર આવતા દળો બોલ્ટની તાકાત કરતા સહેજ વધુ હોય તો આપણે બોલ્ટની સંખ્યા વધારી શકીએ નહીં તે કિસ્સામાં જો તમે બોલ્ટને ફરીથી ગોઠવો તો તમે મૂલ્ય મેળવી શકો છો એટલે કે તમે ડિઝાઇનને સુરક્ષિત બનાવી શકો છો તે શક્ય છે તો આ તે છે જે આપણે આજે ફરીથી સારાંશ આપવા માટે ચર્ચા કરી છે તે હું નિષ્કર્ષ પર આવું છું કે સંયુક્ત પ્લેનમાં પડેલા તરંગી લોડને કારણે બોલ્ટ જૂથની ડિઝાઇન ટ્રાયલ અને એરર પદ્ધતિ દ્વારા કરી શકાય છે આપણે બોલ્ટની અંદાજિત સંખ્યા બળથી અથવા મોમેન્ટથી શોધી શકીએ છીએ પછી આપણે તે અંદાજિત સંખ્યાના આધારે બોલ્ટની ચોક્કસ સંખ્યા વધારી શકીએ છીએ અને પછી આપણે બોલ્ટ જૂથ એટલે બોલ્ટને ચોક્કસ રીતે ગોઠવી શકીએ છીએ એકવાર તે ગોઠવાઈ જાય પછી આપણે તપાસવું પડશે કે શું તે બોલ્ટ્સ સલામત છે કે નહીં તેનો અર્થ એ છે કે ક્રિટિકલ બોલ્ટ પરના બળો બોલ્ટની મજબૂતાઈ કરતાં ઓછા આવે છે કે નહીં જો તે ન હોય તો આપણે ફરીથી ડિઝાઇન કરવી પડશે આપણે બોલ્ટની સંખ્યા વધારવી પડશે અથવા ઓરિએન્ટેશન એટલે કે અંતર અને પિચ અને ધારના સંદર્ભમાં બોલ્ટની સ્થિતિ બદલવી પડશે અથવા જો તે સુરક્ષિત છે તો આપણે તે જોડાણોને બરાબર વળગી રહી શકીએ છીએ આભાર